જ્યારે તમે પેલ્ટીઅર ઠંડક સિસ્ટમને ધ્યાનમાં લો છો ત્યારે પેલ્ટીઅર એલિમેન્ટ પોતે જ તેનો એક ભાગ છે તમે અહીં જુઓ છો કે અહીં પહેલેથી જ એક સિસ્ટમ છે જે ગરમી ઉત્પન્ન કરે છે અને તમે તેને ઠંડી કરવા માંગો છો તમે ડીસીપેટ થતી ગરમીને દૂર કરવા માંગો છો અથવા આ લાલ બોક્સ એક બોક્સ હોઈ શકે છે જેની અંદર તમે રેફ્રિજરેશન ની જેવી ઠંડી મેળવવવા માંગો છો તેથી તમે આ બોક્સની અંદરના હવાના જથ્થામાંથી ગરમીને દૂર કરવા માંગતા હો અથવા તમે ગરમીને ઓબ્જેક્ટ માંથી દૂર કરવા માંગતા હો અથવા તમે આ બોક્સની અંદર રહેલી કોઈ દવામાંથી ગરમી દુર કરવા માગો તો તમે દવાને ઠંડા વાતાવરણમાં રાખો તેથી આ એક પાસું છે જેને ઠંડુ કરવાનો છે હવે ઠંડુ થવાનું છે એ સીધા પેલ્ટીઅર એલિમેન્ટના ઠંડા જંકશન સાથે સંપર્કમાં છે હવે પેલ્ટીઅર એલિમેન્ટ ઠંડા જંકશનથી ગરમ જંકશન પર Qc ની માત્રાના તાપને પંપ કરવા માટે તેને ઇલેક્ટ્રિક પાવરની જરૂર છે તેથી તમારે આ PV પેનલ ડીસી ડીસી કન્વર્ટર MPPT ફેન કંટ્રોલર જેવા ઇલેક્ટ્રોનિક્સના સંપૂર્ણ સેટની જરૂર છે તેથી પેલ્ટીયર જંકશન અથવા પેલ્ટીયર એલિમેન્ટને હીટ પંપ તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવવા માટે જરૂરી છે તે પછી હજી રમત સમાપ્ત થઈ નથી ગરમ જંકશન ગરમીને તે જ દરે દૂર કરવી પડે છે જેટલી ઠંડી રહેવા માટે પદાર્થમાંથી ગરમી દૂર કરવામાં આવે છે તેથી ગરમ જંકશનમાંથી ગરમી વાતાવરણમાં બહાર નીકળી જવી જોઈએ અને ઓછા થર્મલ અવરોધ લીધે ઠંડા જંકશન ભાગમાં પાછી ન આવવી જોઈએ હીટ સિંક એ એક પદ્ધતિ છે દબાણયુક્ત હવા ઠંડક અને ગરમી સિંક બીજી પદ્ધતિ છે પરંતુ આ ભાગ સિવાય પેલ્ટીઅરના ગરમ જંકશનમાંથી ગરમી દૂર કરવી જો તે યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો પછી આખી સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરશે નહીં તેથી આપણે પેલ્ટીઅરના ગરમ જંકશન ભાગમાંથી ગરમી કેવી રીતે દૂર થાય છે તે જોવા માટે થોડો સમય પસાર કરીશું એટલે કે આપણે થર્મલ પાસાઓ પરના કેટલાક સિદ્ધાંતને સમજવાની જરૂર છે તેથી તે છે જે આપણે હવે ચર્ચામાં થોડો સમય પસાર કરવાનો પ્રયત્ન કરીશું તેથી થર્મલ પાસાઓમાં મુખ્યત્વે આપણે ગરમીના પ્રવાહ ગરમીને દૂર કરવાની વાત કરી રહ્યા છીએ ગરમીનો પ્રવાહ ચાર પદ્ધતિઓ દ્વારા પ્રભાવિત થાય છે એક વાહકતા છે વાહક દ્વારા ગરમીનો પ્રવાહ કંડકશન દ્વારા ગરમીનો પ્રવાહ ત્યાં એક પ્રવાહી છે જે સપાટીથી તાપને દૂર કરે છે આ પ્રવાહી હવા હોઈ શકે છે તે પાણી હોઈ શકે છે આપણે આને પછીથી વિગતવાર જોશું પછી રેડીએશન તેને માધ્યમની જરૂર હોતી નથી જેમ આપણે સૂર્યથી ગરમી મેળવીએ છીએ સૌર ઊર્જા જે તમને મળે છે તે માધ્યમ વિના હોય છે અને ચોથા પદ્ધતિને માસ ટ્રાન્સપોર્ટ કહેવામાં આવે છે જેમ કે આપણી પાસે આ એન્જિન છે જે પાણી દ્વારા ઠંડુ થાય છે એક જથ્થા તરીકે પાણીને રેડિએટરમાં પોતાની સાથે પરિવહન કરીને અને ત્યારબાદ તે બાહ્ય વાતાવરણમાં તાપને ફેલાતા હવાના માધ્યમથી છોડે છે જે રેડિયેટર ફિન્સ દ્વારા ગરમીને દૂર ફેંકી દે છે અને ઠંડા પાણી ફરીથી ફરતા તાપને આ પાણીના સમૂહ દ્વારા દૂર કરે છે અને અને ફરીથી રેડિએટર દ્વારા વાતાવરણને આપે છે તેથી તે માસ પરિવહનનું એક ઉદાહરણ છે અને અમે આ પદ્ધતિઓ પર ધ્યાન આપીશું જેથી આપણે યોગ્ય થર્મલ હીટ સિંક અથવા હીટ સિંક અને ફરજિયાત ઠંડકના મિશ્રણ પર ડિઝાઇન કરી શકીએ જેથી ગરમી પેલ્ટીયર એલિમેન્ટની ગરમ સપાટીથી દૂર થાય તેથી ઉપરોક્ત તમામ સંયોજનનો ઉપયોગ પેલ્ટીયર એલિમેન્ટની ગરમ સપાટીથી ગરમી દૂર કરવા માટે થાય છે તેથી આ એક મહત્વપૂર્ણ પાસા છે અને તમારું આખું રેફ્રિજરેશન અથવા પેલ્ટીઅર ઠંડક ફક્ત ત્યારે જ કાર્ય કરશે જો આ પાસામાં સાચા હશે ચાલો આપણે થર્મલ સંબંધોને જોઈએ જેનો તમે પેલ્ટીઅર ઠંડક થર્મલ સિસ્ટમોની રચનામાં વારંવાર ઉપયોગ કરશો આપણે જાણીએ છીએ કે મુખ્ય રચનાત્મક સંબંધ ΔT એ ગરમીની શક્તિના પ્રવાહના પ્રમાણમાં છે Q અને ΔT એ Rθ ગુણ્યા Q ની બરાબર છે પ્રમાણસરતાને થર્મલ પ્રતિકાર કહેવાય છે જે વોટ દીઠ ડિગ્રી કેલ્વિનમાં વ્યક્ત થાય છે આ સંબંધમાં કેટલાક ફેરફારો છે થોડો ફેરફાર કરેલા સ્વરૂપમાં આવશ્યકપણે તે સમાન સંબંધ છે મને લાગે છે કે તમારે આ પ્રકારો વિશે જાગૃત હોવું જોઈએ જેથી તમે કોઈ પણ સંબંધોને તમારી ડિઝાઇનમાં એકીકૃત ઉપયોગ કરી શકો બ્લોક આના જેવા વાહક બ્લોકને ધ્યાનમાં લો અને માની લો કે એક બાજુ એક સપાટી તાપમાન T1 પર છે અને બીજી સપાટી તાપમાન T2 પર છે અને આ વાહક અવરોધ દ્વારા ગરમી શક્તિ Q દિશામાં વહી રહી છે તે થર્મલ વાહક અવરોધ છે તે વહે છે આના દ્વારા તેથી તે આ વાહક માધ્યમથી વહે છે હવે ક્રોસ સેક્શન નો એક વિસ્તાર ત્યાં ગરમીની શક્તિના પ્રવાહ માટે ઓર્થોગોનલી ધ્યાનમાં લે છે અને તે વિસ્તારને આપણે તેને A તરીકે કહીશું હીટ પાવર Q ને ક્રોસ સેક્શન વડે ભાગો જેને q તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તેને વિશિષ્ટ પાવર w m2 કહેવામાં આવે છે હવે આ સંબંધને ધ્યાનમાં લો Q ΔT Rθ હવે જો હું I ને A વડે ભાગું છું તો ક્રોસ સેક્શન Q A નો વિસ્તાર ΔTARθ છે હવે આ q છે અને ΔTARθ એ લોઅર કેસ rθ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે અને જેને થર્મલ રેઝિસ્ટિવિટી કહે છે તેથી rθ જે A છે A ગુણ્યા Rθ ને થર્મલ રેઝિસ્ટિવિટી કહેવામાં આવે છે અને તેમાં એકમો હોય છે આપણે Rθ ના એકમોને જાણીએ છીએ જે વાટ દીઠ ડિગ્રી કેલ્વિન છે તમને યુનિટિ એરિયા પણ દેખાય છે તેથી વોટ પ્રતિ ડિગ્રી કેલ્વિન પ્રતિ મીટર સ્કવેર હવે બીજું એક સ્વરૂપ પણ છે જે પ્રચલિત છે q hΔT જ્યાં 1 Rθ એ h તરીકે મૂકવામાં આવે છે અને તેને થર્મલ ગુણાંક કહેવામાં આવે છે તેથી તમે થર્મલ ગુણાંકનો ઉપયોગ કરીને ઘણાં સાહિત્ય જોશો જેનો મૂળભૂત અર્થ એ છે કે તે થર્મલ રેઝિસ્ટિવિટી છે અને તે વોટ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ ડીગ્રી કેલ્વિન છે તેથી આ સંબંધનાં ત્રણ મુખ્ય સ્વરૂપો છે મૂળ સંબંધ કે જેને આપણે આગળ રાખીએ સાહિત્યમાં સામાન્ય રીતે વપરાયેલ છે ચાલો હું તે સારાંશ લખુ છું તેથી q ΔT Rθ તેથી આને થર્મલ રેઝિસ્ટન્સ ફોર્મ કહેવામાં આવે છે Rθ એ થર્મલ રેઝિસ્ટન્સ છે બીજો એક વિશિષ્ટ પાવર Q એ લોઅર કેસ R દ્વારા Δt છે અને આ થર્મલ રેઝિસ્ટિવિટી ફોર્મ છે જ્યાં q હીટ ફ્લો વોટ ભાગ્યા ક્રોસ સેક્શન અરિયા q a અને થર્મલ રેઝિટિવિટી એ A ગુણ્યા થર્મલ રેઝિસ્ટન્સ છે ત્રીજો સંબંધ q h ΔT જ્યાં તમે કહી શકો કે આ થર્મલ ગુણાંક છે h એ 1 rθ છે તેથી આ થર્મલ રિલેશનશિપના ત્રણ સ્વરૂપો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે લોકો થર્મલ સિસ્ટમોની રચના સાહિત્યમાં કરે છે